નમસ્તે પહેલાના સત્રોમાં અમે સીવીપી અને તેના લાગુ પડતા બાબતોની ચર્ચા કરી હતી તેથી અમે ઉદાહરણ તરીકે વેચાણના મિશ્રણ ઉત્પાદન યોજના માટેના નિર્ણયના કેસો વિશે ચર્ચા કરી છે છેલ્લા સત્રમાં અમે મહત્વપૂર્ણ પરિબળના નિર્ણયના કેસોની પણ ચર્ચા કરી છે હવે અમે વિવિધ પરિસ્થિતિમાં નફાની યોજનાના નિર્ણયોના વધુ કેસો કરીશું અને આવી નિર્ણયની પરિસ્થિતિઓમાં કેવી પ્રતિક્રિયા આપવી તે જોઈશું કૃપા કરીને તમારી પાસે જે શીટ છે તે લો પ્રશ્ન વાંચો અને મારી સાથે તેને હલ કરવાનો પ્રયાસ કરો ચાલો આપણે શરૂ કરીએ પ્રણવ કેમિકલ્સનો એક વર્ષનો બજેટ આંકડા નીચે મુજબ છે પ્રત્યક્ષ માલ સામાન 30 પ્રત્યક્ષ મજુરી 24 અને ઉત્પાદન ચલિત પરોક્ષ 18 આ ત્રણેય એકમ પર નિર્ધારિત છે અને ઉત્પાદન સ્થિર પરોક્ષ કુલ 3000000 આપવામાં આવ્યું છે વહીવટી ખર્ચ 1800000 સ્થિર પર છે વેચાણ અને વિતરણ 1800000 છે વેચાણ કિંમત 152 એકમ દીઠ છે હવે કંપની 25 ટકા સલામતીના ગાળામાં કાર્ય કરે છે તેની વ્યવસ્થા સુધારવા માટે કેટલીક દરખાસ્તો રજૂ કરવામાં આવી છે કંપનીના વિવિધ સ્તરે લોકો મેનેજરો સૂચનો આપે છે કારણ કે મેનેજમેન્ટ નફાકારકતામાં સુધારો કરવા માગે છે તેથી દરેક નિર્ણય લેવા માટે નફાકારકતા પીવી રેશિયો અને બીઈપીની ગણતરી કરવી મહત્વપૂર્ણ છે ચાલો જોઈએ જુદા જુદા દરખાસ્તો શું છે પહેલા વેચાણ જથ્થાને 10 ટકાથી વધારો અને 200000 નો જાહેરાત ખર્ચ કરવામાં આવશે ત્યારબાદ સ્થિર ઉત્પાદન વેચાણ અને વિતરણ પરોક્ષમાં પણ 200000 અને 95000 નો વધારો થશે 2500000 નો કુલ નફો મેળવવા માટે વેચાણ કિંમત શું હોવી જોઈએ યાદ રાખો કે દરેક દરખાસ્ત અલગ છે બીજા દરખાસ્તમાં વેચાણ કિંમતમાં 5 ટકાનો ઘટાડો થયો છે જેથી જથ્થામાં 20 ટકાનો વધારો થશે ઉત્પાદન સ્થિર પરોક્ષમાં પણ 300000 નો વધારો થશે સ્થિર વેચાણ અને વિતરણના પરોક્ષમાં 200000 નો વધારો થશે 300000 નો જાહેરાત ખર્ચ જરૂરી છે અને કેટલો અસર નફા પર થશે તે શોધવું પડશે ત્રીજું જાહેરાત પર 200000 ખર્ચ કરીને વેચાણની કિંમતમાં 10 ટકા વધારો ઉત્પાદન સ્થિર પરોક્ષમાં 200000 નો વધારો થશે સ્થિર વેચાણ અને વિતરણના પરોક્ષમાં પણ 100000 નો વધારો થશે બજેટ કરતા 10 ટકા વધુ નફો મેળવવા માટે આવશ્યક વેચાણના જથ્થા એકમોમાં વધારો શોધો અને ત્યાં વધુ એક ચોથો પ્રસ્તાવ પણ છે ચાલો હમણાં પહેલા 3 દરખાસ્તો લઈએ તેથી તમારી પાસે બજેટ ડેટા છે ચાલો આપણે પહેલા તેને યોગ્ય ફોર્મેટમાં મૂકીએ અને બજેટ મુજબ નફાકારકતા અને પછી જરૂરી સંખ્યામાં કૉલમ બનાવીએ પહેલા હાલના બજેટ સાથે શરૂ કરીશું અને પછી અમે દરખાસ્ત 1 2 3 લઈશું તેથી હું એક્સેલ શીટ પર કરીશ તમે તમારી નોટબુકમાં બજેટનો ફોર્મેટ બનાવો હું આશા છે કે તમે યોગ્ય ફોર્મેટ જાણો છો હવે અમે વેચાણથી શરૂ કરીશું પછી ચલિત ખર્ચ ઘટાડીશું તો ફાળો મળશે અને પછી નફોની ગણતરી કરીશું પહેલા ફોર્મેટ બનાવો મને લાગે છે કે તમે ગણતરી કરી શકો છો તમને મારા સમાધાનની જરૂર નથી સૌ પ્રથમ બજેટથી શરૂઆત કરો અમે કુલ પ્રત્યક્ષ માલ સામાન પ્રત્યક્ષ મજૂર અને ચલિત પરોક્ષ લેવામાં આવ્યું છે એકમ દીઠ ચલિત ખર્ચ 72 છે વેચાણ કિંમત લઈને ફાળાનો ગણતરી કરો વેચાણ કિંમત 152 છે તેથી ફાળો 80 છે ચલિત ખર્ચને વેચાણ કિંમત થી બાદ કરો શું એકમોની સંખ્યા આપવામાં આવ્યો છે તે આપવામાં આવ્યું નથી પરંતુ સ્થિર ખર્ચ આપવામાં આવ્યું છે તેથી અમે સ્થિર ખર્ચ લખીશું અમે કુલ સ્થિર ખર્ચ પણ લખીશું કારણ કે આપણે ત્રણ સ્થિર ખર્ચ જાણીએ છીએ તેથી ખર્ચ માળખું ઉપલબ્ધ છે તમે વેચાણ કિંમત ફાળા સ્થિર ખર્ચ જાણો છો પ્રવૃત્તિનું સ્તર કેવી રીતે ખબર પડશે એકમોની સંખ્યા કેવી રીતે જાણશો તમારે કોઈ પણ સૂચનો આપવી છે ફરી એકવાર ધ્યાનથી વાંચો વર્તમાન બજેટ માટે તમને બીજું શું આપવામાં આવ્યું છે એક સંકેત આપવામાં આવ્યું છે કે કંપની 25 ટકા સલામતીના ગાળામાં કામ કરે છે એમઓએસનું સૂત્ર શું છે તે વેચાણ બાદબાકી બીઈપી ને વેચાણ દ્વારા વિભાજન કરીએ તો ખરેખર વેચાણ મળશે પણ તમને ખરેખર વેચાણ કે બીઈપી ની જાણ નથી શું તમે બીઇપીની ગણતરી કરી શકો છો મને લાગે છે તમે કરી શકો છો તમને સૂત્ર યાદ હશે સ્થિર ખર્ચને એકમ દીઠ ફાળા દ્વારા વિભાજન કરો તમે સ્થિર ખર્ચ અને ફાળો જાણો છો તેથી તમે બીઈપીની ગણતરી કરી શકો છો અને તમે જાણો છો કે કંપનીઓ 25 ટકાના એમઓએસ પર કામ કરે છે તેથી બીઇપી વિષય જાણો છો જો વેચાણ 100 છે તો બીઇપી 75 છે તો તમે વર્તમાન વેચાણની ગણતરી પણ કરી શકો છો તેથી બીઈપી જે એફસી બાદ પીવીઆર એકમોની સંખ્યાની જાણ નથી પરંતુ તમે જાણો છો કે તમે પીવી રેશિયોની ગણતરી કરી શકો છો કારણ કે વેચાણ પર ફાળો પીવીઆર છે પીવીઆર કેટલું છે તે 0 5263 છે પીવીઆર પર એફસી તમને બીઇપીના 125 40000 આપશે અને આપણે જાણીએ છીએ કે વેચાણ બીઇપીની પર 0 75 ની બરાબર છે કારણ કે સલામતીના ગાળામાં માર્જિન 25 ટકા છે જે વેચાણ પર એમઓએસ બરાબર છે અને એમઓએસ પણ વેચાણ બાદ બીઇપી બરાબર છે તેથી વેચાણ BEP પર 0 75 ની બરાબર છે તેથી તમે વેચાણની ગણતરી કરી શકો છો જે 16720000 છે શું તમે કરી શકો છો હવે આના આધારે તમે ફરી કામ કરી શકો છો અને એકમોની અને અન્ય ગણતરી ગણતરી પણ કરી શકો છો તેથી જો તમે એકમોની સંખ્યાની ગણતરી કરશો તો તમને 110000 મળશે કારણ કે તમે વેચાણ કિંમત જાણો છો કુલ વેચાણ પણ તમે જાણો છો તેથી કુલ વેચાણ પર વેચાણ કિંમત તમને 110000 એકમોની સંખ્યા આપશે કુલ ફાળો 880000 છે જે 8080000 ને 110000 દ્વારા ગુણાકાર કરવાથી મળ્યું છે 8800000 બાદબાકી 6600000 તમને 2200000 નો નફો મળશે મને લાગે છે તમે સમજી રહ્યા છો આ શરૂઆત છે પ્રથમ અમારી વર્તમાન બજેટ છે જે અમે તેને યોગ્ય ફોર્મેટમાં લખીશું હવે ચાલો આપણે દરેક દરખાસ્ત જોઈએ દરખાસ્ત 1 માં વેચાણ જથ્થામાં વધારો થાય છે અને તે જાહેરાત પર વધુ ખર્ચ કરે છે અને વેચાણ જથ્થામાં વધારો થવાને કારણે અન્ય પરોક્ષ પણ વધી રહ્યા છે અને તેના આધારે અમારે વેચાણ કિંમતની ગણતરી કરવી પડશે જે 2500000 નફો મેળવવા નો લક્ષ છે મેનેજમેન્ટ 2200000 ના નફાથી ખુશ નથી તેમને વધારે નફા કરવાની ઈચ્છા છે તેથી તે આંકડા બદલવા માંગે છે અમને વેચાણ કિંમત ખબર નથી અમે ફાળાની ગણતરી કરી શકતા નથી આપણે જાણીએ છીએ કે સુધારેલો નફો 2500000 છે અમે નવા સ્તરની સ્થિર પરોક્ષ ગણતરી કરી શકીએ છીએ તેની ગણતરી કરો ઉત્પાદન પરોક્ષ 200000 વધશે વહીવટ પરોક્ષ યથાવત છે વેચાણ પરોક્ષ વધશે અમે જાહેરાત અન્ય વધારા ઉમેર્યા છે તેથી વેચાણ પરોક્ષ 295000 થી વધીને 2095000 થઈ ગયું છે કુલ સ્થિર ખર્ચ 7095000 છે તેથી 2500000 નફો વત્તા 7095000 સ્થિર ખર્ચ છે અમને વેચાણ કિંમત ખબર નથી તેથી વેચાણ કિંમતની ગણતરી કરવી પડશે તેથી અમે શું કરીશું અમે ઊંધું કામ કરીશું કારણ કે આપણે નફો જાણીએ છીએ અને આપણે એફસીને પણ જાણીએ છીએ અમે ઉંધી ગણતરી કરીને પહેલા કુલ ફાળાની જાણ કરીશું જે 2500000 વત્તા 7095000 તમને 9595000 આપશે શું તમે એકમોની સંખ્યા જાણો છો હા તે આપવામાં આવ્યું છે અહીં જુઓ તે આપવામાં આવ્યું છે જે વેચાણ જથ્થામાં 10 ટકાનો વધારો છે તેથી જો તમે 10 ટકા ઉમેરશો તો તમને 121000 એકમોની સંખ્યા મળશે હવે તમે ઉંધી ગણતરી કરીને ફાળાની ગણતરી કરી શકો છો આનો અર્થ એ કે આ નફો મેળવવા માટે અને ખર્ચની સંભાળ રાખવા માટે તમારે 79 30 નો ફાળો મેળવવું આવશ્યક છે હવે તમને વેચાણ કિંમતની પણ ઉંધી ગણતરી કરવી પડશે તેથી વેચાણ કિંમત 151 30 મળે છે શું તમે સમજી રહ્યા છો મેનેજમેન્ટ આ દરખાસ્તમાં પરીક્ષણ કરી રહ્યું છે કે તેમને વેચાણ કિંમતમાં વધારો કરવાની જરૂર છે કે નહીં પરંતુ તમે જોઈ શકો છો કે વેચાણ કિંમત બજેટ જેટલું બરાબર છે તેથી મેનેજમેન્ટ ખુશ થશે કારણ કે તેમને નફો વધારે મળે છે વધારાના સ્થિર ખર્ચ સંભાળી લે છે અને વેચાણ કિંમતમાં વધારો કરવાની કોઈ જરૂર નથી કારણ કે વેચાણ એકમોમાં વધ્યા છે અમારો ફાળો વધારે છે અને તે વધારાના સ્થિર ખર્ચને સંભાળે છે હવે અમે પીવી રેશિયોની ગણતરી કરીશું તેથી તમને 0 5241 નું પીવી રેશિયો મળશે જે લગભગ સમાન રહેશે તેથી દરખાસ્ત 1 થી મેનેજમેન્ટને ખલેલ કરશે નહીં આ એક ચર્ચા છે દરખાસ્ત 1 નો જવાબ 151 30 છે તેથી જ મેં તેને ઘાટા કર્યો છે શું તમે સમજી ગયા હવે આપણે દરખાસ્ત 2 જોઈએ તેને ધ્યાનથી વાંચો હવે આ દરખાસ્તમાં વેચાણ કિંમતમાં ઓછું છે કારણ કે કંપની વેચાણમાં 20 ટકાનો વધારો કરવા માંગે છે તેમાં જાહેરાત ખર્ચ વધારે છે અને મેનેજમેન્ટ જાણવા માંગે છે નફા પર એનો શું અસર થશે તેથી બીજી કૉલમ જુઓ જ્યાં ચલિત ખર્ચ બદલાયો નથી તેથી મેં તેમને સ્થાયી રાખ્યા છે કંપનીએ વેચાણ કિંમત ઘટાડવાનું નક્કી કર્યું છે તેઓ વેચાણ કિંમતને જાણે છે આ બજેટના સંબંધમાં ઘટાડવામાં આવ્યું છે અને છેલ્લા કૉલમમાં નહીં તેથી બજેટ 152 થી 5 ટકાના વેચાણ કિંમતનો ઘટાડો કરો તમને 144 4 મળશે એકમોની નવી સંખ્યા શું છે પહેલા નવા ફાળાની ગણતરી કરો જે એસપી બાદ વીસી છે તેથી 72 4 નવા એકમોની સંખ્યા શું હશે વર્તમાન એકમોથી 20 ટકાનો વધારે છે તેથી 132000 એ નવા એકમો છે તમે નવા કુલ ફાળોની પણ ગણતરી કરી શકો છો જે 9556800 છે હવે દરેક પરોક્ષ લઈને આપેલ માહિતી પ્રમાણે સ્થિર પરોક્ષ વધારો ઉત્પાદન પરોક્ષમાં 300000 નો વધારો થયો છે જેથી 3300000 થઈ જાય છે વહીવટી સ્ચિર છે વેચાણ પરોક્ષમાં 200000 નો વધારો થયો છે વત્તા જાહેરાત 300000 થી 2300000 થઈ જાય છે તેથી કુલ પરોક્ષ કેટલો છે 7400000 નવું કુલ સ્થિર પરોક્ષ છે અને નફો 2156000 છે અને પીવીઆર 0 5014 છે તેથી મેનેજમેન્ટ દરખાસ્ત 2 થી ખુશ નથી કારણ કે વેચાણ કિંમતમાં ઘટાડો એટલે પીવી રેશિયો થોડો ઓછો થયો છે અને સ્થિર પરોક્ષમાં વધારો થયો છે તેથી 2500000 ના લક્ષ મેળવવાને બદલે કંપનીના નફામાં ઘટાડો થયો છે નફો ઘટ્યો છે પણ દરખાસ્ત 2 થી કંપનીને ફાયદો થયો છે કે તેના એકમોની સંખ્યામાં વધારો થયો છે હવે તે મેનેજમેન્ટ પર નિર્ભર છે કે શું તેઓ વેચાણમાં ભાગ વધારવા માંગે છે કે તેઓ દરખાસ્ત 2 વિશે પણ વિચારી શકે છે હવે અમારો મુખ્ય ઉદ્દેશ ગણતરીઓને સરળ બનાવવાનો છે જેથી તે મેનેજમેન્ટ યોગ્ય નિર્ણય લઈ શકે હવે ચાલો આપણે દરખાસ્તને થોડોક વ્યવસ્થિત કરીએ હવે કૉલમ 2 એ બનાવીએ કંપની હાલનો નફો જાળવી રાખવા માંગે છે કારણ કે કંપની ઓછા નફા સાથે કોઈ દરખાસ્તને સ્વીકારશે નહીં તેથી નફો 2200000 ની જેમ રાખવામાં આવે છે અને અમે અન્ય ગણતરીઓ કરી શકીએ છીએ તેથી અન્ય ગણતરીઓ કેવી રીતે કરવી જો તમે 2200000 નો નફો રાખવા માંગતા હો તો કંપનીએ કેટલી એકમોની સંખ્યા વેચવા પડશે હશે કૉલમ 2A તૈયાર કરો અહીં કોઈ ફેરફાર થશે નહીં કારણ કે અગાઉના ચલિત ખર્ચમાં કોઈ તફાવત નથી ચલિત ખર્ચ અને ફાળોમાં ફેરફાર થશે નહીં એકમોની સંખ્યા 132596 વધશે તમને આ કેવી રીતે મળ્યું કારણ કે આ ભાગમાં પણ કોઈ ફેરફાર થશે નહીં ફરીથી લખવાની જરૂર નથી કુલ એફસી એક સરખું છે એકમ દીઠ ફાળો મને લાગે છે કે મેં અહીં લખ્યું નથી પરંતુ તે અહીં લખ્યું છે તે 72 4 છે જો તમે 2200000 નો લક્ષ્યાંક નફો મેળવવા માંગતા હોવ તો તપાસ કરો કે કેટલો ફાળો મળવો જોઈએ 2200000 વત્તા 7400000 તેથી 9600000 નો ફાળો મળવું જોઇએ તેને 72 4 by દ્વારા વિભાજન કરશો તો તમને 132596 મળશે અહીં અમે એક વધુ ગણતરી કરી શકીએ છીએ દરખાસ્ત 2 થોડો વ્યવસ્થિત લઈએ અને તમને પૂછવામાં આવે છે કે કેટલા એકમ વેચવા પડશે નફોને એક સરખું રાખવા માટે તેનો જવાબ 132596 છે શું તમે સમજી ગયા છો ચાલો આપણે દરખાસ્ત 3 ની ચર્ચા કરીએ દરખાસ્ત 3 માં વેચાણ કિંમતમાં 10 ટકાથી વધુ રહ્યું છે આ વધુ આક્રમક સ્ટ્રૈટજી છે કંપની વેચાણ કિંમત જાહેરાત અને અન્ય ખર્ચમાં વધારો કરવા માગે છે અમે જાણવા માગીએ છીએ કેટલો વેચાણ જથ્થોમાં વધારો કરીએ જેથી 10 ટકા વધારે નફા મળશે બજેટએડ થી ઓછું રહેશે મને લાગે છે કે તમે ગણતરી કરી શકો છો હું કૉલમ થોડો નાનો કરીશ તેથી દરખાસ્ત 3 માં ચલિત ખર્ચ સમાન છે તમે ફરીથી સ્થિર ખર્ચની ગણતરી કરો તેથી ઉત્પાદનમાં વધારો થશે વહીવટીમાં કોઈ ફેરફાર નહીં થાય વેચાણમાં વધારો થશે તમને 7100000 નો નવો સ્થિર ખર્ચ મળશે શું તેઓએ નવી વેચાણની કિંમત આપી છે હા તેઓએ આપ્યું છે કે કંપની તેના વેચાણની કિંમતમાં 10 ટકાનો વધારો કરશે તેનો અર્થ એ કે નવી વેચાણની કિંમત 167 2 છે નવા ફાળોની ગણતરી કરો જે 95 2 છે કંપની બજેટ કરતા 10 ટકા વધુ નફો મેળવવા માગે છે તેનો અર્થ એ કે નફો 2200000 થી વધીને 2420000 વત્તા સ્થિર ખર્ચ 7100000 થશે તેથી કુલ ફાળો 9520000 છે એકમોની સંખ્યાનો પ્રશ્ન છે તેથી જો તમે કુલ ફાળોને એકમ દીઠ ફાળો દ્વારા વિભાજિત કરો તો તમને 100000 મળશે તેથી સવાલ એ છે કે 10 ટકા વધુ નફો મેળવવા માટે વેચાણના જથ્થામાં કેટલો વધારો થવો જોઈએ તે શોધો તમે જોશો કે હકીકતમાં કોઈ વધારો જરૂરી નથી ભલે જથ્થામાં 10000 નો ઘટાડો થાય કંપનીઓ વધારે નફો મેળવી શકે છે ફાળો શું હશે પીવીઆર શું હશે હવે પીવીઆરમાં પણ સુધારો થયો છે તે 0 56 થયો છે કારણ કે કિંમતમાં વધારો થયો હોવાથી યુનિટ દીઠ ફાળોમાં પણ વધારો થયો છે તેથી નફો વોલ્યુમ ગુણોત્તર વધુ સારું રહેશે તમે કેવી રીતે દરખાસ્ત 3 ની તુલના કરો કે તે એક સારો પ્રસ્તાવ છે કારણ કે કંપની વધુ નફો કમાઇ રહી છે તેથી તે પીવીઆરમાં પણ સુધારો કરી શકે છે ફક્ત દરખાસ્ત 3 માં એકમોની સંખ્યાની ઘટી રહી છે તેનો અર્થ એ કે માર્કેટ સાઇઝ જે કંપનીનો માર્કેટ શેર છે તે થોડો ઘટશે તેથી મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ તરીકે જુઓ અમે મેનેજમેન્ટના વિવિધ સ્તરોને વિવિધ પ્રકારની માહિતી આપીશું અને તે પછી મેનેજમેન્ટે નિર્ણય લેવો પડશે હવે ચાલો આપણે દરખાસ્ત 4 જઈએ હવે કંપની ની ઈચ્છા છે કે 20000 યુનિટ માટે સરકારી ઑર્ડર મળે હાલના વેચાણમાં ફેરફાર નથી અને સ્થિર ઉત્પાદન પરોક્ષમાં 300000 નો વધારો થશે ઓર્ડરમાંથી 100000 નો નફો અપેક્ષિત છે તેથી સૌથી ઓછો ભાવ શોધો જે લગાવી શકાય છે કૃપા કરીને ગણતરી કરો મને લાગે છે કે તમે ફરીથી ચલિત ખર્ચની ગણતરી કરી શકો છો પ્રશ્ન એ છે કે કેટલો ભાવ લગાવી શકાય સ્થિર ખર્ચ કેટલો થશે અહીં આપવા આપ્યું છે કે કંપની 100000 નો નફો મેળવવા માંગે છે અને ઉત્પાદના પરોક્ષમાં 30000 નો વધારો થશે તેથી કુલ સ્થિર ખર્ચ 300000 છે અપેક્ષિત નફો 100000 છે એટલે કે લક્ષ્ય ફાળો 400000 છે એકમોની સંખ્યા કેટલી છે તે 20000 છે તેથી ફાળો જે તમે મળ્યું છે તે 20 રૂપિયા છે અને તમે 92 રૂપિયાનો ભાવ આપી શકો છો સવાલ એ છે કે ઓછો ભાવ ઓફર કરી શકાય છે તે તમને આશ્ચર્ય થશે કે અમારા સામાન્ય ભાવ 150 હોવા છતાં અમે 92 જેટલો ઓછો ભાવ લગાવી શકીએ છીએ કારણ કે હાલના વેચાણ પર અસર થતો નથી તેથી તમે ખૂબ ઓછા ભાવે વેચાણ કરી શકો છો તેને પેનિટ્રેશન કિંમત તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તમે લક્ષ અને નવા બજારમાં જવા માંગો છો તેથી તમે ઓછો ભાવ ઓફર કરવા તૈયાર છો જે સ્થિર ખર્ચ આવરી નથી શકતા જ્યારે કે ચલિત ખર્ચ અને ઇન્ક્રમેન્ટલ સ્થિર ખર્ચ માટે પૂરતા પૈસા મેળવશો આને ચલિત ખર્ચ અથવા સીમાતં પડતર પદ્ધતિ આધારિત કિંમત છે તેથી જો તમે ફરી એકવાર સમસ્યા જોશો તો તમને લાગશે કે આ ખૂબ જ મજેદાર સમસ્યા છે પ્રથમ અમે વેચાણ એકમોની સંખ્યા વેચાણ કિંમત અને સ્થિર ખર્ચ બદલીને વિવિધ નિર્ણયોની પરિસ્થિતિ જોઈ છે કે કયા અલગ અલગ કિંમતો આપી શકાય છે અથવા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કેટલી વિવિધ એકમોની સંખ્યાની આવશ્યકતા છે આ પ્રકારના ટૂંકા ગાળાના નિર્ણયો મેનેજમેંટ દ્વારા લેવાની આવશ્યકતા છે ઘણી વખતે તેને નફો યોજના તરીકે ઓળખવામાં આવે છે જ્યારે અમે સીવીપી વિશ્લેષણ નો અભ્યાસ કર્યો ત્યારે કેટલાક ધારણા કરવામાં આવ્યું હતું સ્થિર ખર્ચ એકમ દીઠ ચલિત ખર્ચ અને વેચાણ કિંમત જેવી ધારણાઓ સ્થિર કરી છે મેં કહ્યું હતું ત્યારે કે કેટલીક ધારણાઓ બદલી શકાય છે આપણે ધારણાઓને થોડું બદલી ને જોઈએ તમે અહીં જોશો કે આપણે ઘણી ધારણા બદલી છે અને હજી પણ સીવીપી વિશ્લેષણમાં તકનીક નિર્ણય લેવા માટે ખૂબ ઉપયોગી છે તેથી હું આશા રાખું છું કે તમને આખો કેસ મળ્યો છે નમસ્તે આભાર